નમસ્તે આપણા છેલ્લા સત્રમાં આપણે બજેટિંગ અને બજેટરી કંટ્રોલ પર ચર્ચા શરૂ કરી હતી સામાન્ય રીતે જો તમને યાદ હોય તો બજેટ એ એક અનુમાનિત નિવેદન છે પરંતુ તે બધુ જ નથી તે સમયગાળા પહેલા તૈયાર કરવામાં આવે છે જેના માટે તે તૈયાર થાય છે તે એક જથ્થાત્મક અથવા નાણાકીય નિવેદન છે અને તે કેટલાક લક્ષ્ય અથવા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તૈયાર છે તેથી તે લક્ષ્યાંક હાંસલ કરવાની નીતિ તૈયાર કરવામાં આવી છે અને તે જથ્થાની દ્રષ્ટિએ નીતિ બજેટમાં બનાવવામાં આવે છે આપણે વિવિધ પ્રકારના બજેટ પણ સમજી લીધા છે અને તેની ચર્ચા કરી છે તેથી સમય મુજબનું વ્યક્તિ વર્ગીકૃત કરી શકે છે તેને લાંબા ગાળાના ટૂંકા ગાળાના અને વર્તમાન બજેટ તરીકે અથવા કોઈ પણ કાર્યાત્મક વિરુદ્ધ માસ્ટર બજેટ મુજબ વર્ગીકૃત કરી શકે છે તેથી કાર્યાત્મક બજેટમાં અમે દરેક કાર્ય માટે બજેટ તૈયાર કરીએ છીએ અને તે બધા બજેટ્સ એકમાત્ર બજેટના રૂપમાં એકત્રિત અને સારાંશ આપવામાં આવે છે અમે એક વિશેષ પ્રકારનું બજેટ પણ જોયું છે જેને શૂન્ય બેઝ બજેટ તરીકે ઓળખાય છે શું તમને તે યાદ છે તેથી શૂન્ય બેઝ બજેટ આવશ્યકપણે એક બજેટ છે જે શરૂઆતથી તૈયાર કરવામાં આવે છે ત્યારથી પરંપરાગત બજેટ સિસ્ટમ છેલ્લા સમયગાળાના બજેટ અને વાસ્તવિકતા પર ખૂબ જ નિર્ભર છે આ વિવિધ સિસ્ટમ વિકસિત થઈ છે લાક્ષણિક રીતે બજેટ પાછલા વર્ષના બજેટ અને છેલ્લા વર્ષના વાસ્તવિક પર આધારિત હોય છે અમે વર્તમાન દૃશ્ય મુજબ થોડા ફેરફાર કરીએ છીએ જે આપણને વર્તમાન બજેટ આપે છે પરંતુ શૂન્ય બેઝ બજેટના કિસ્સામાં તેને શરૂઆતથી બજેટ કહેવામાં આવે છે તેથી અમે ગયા વર્ષના બજેટને આપમેળે પ્રમાણિત તરીકે માનતા નથી દરેક ખર્ચને પોતાને ન્યાયી ઠેરવવાની જરૂર છે અને તે પછી ફક્ત વર્તમાન બજેટમાં તે ઉમેરી શકાય છે હું આશા રાખું છું કે તમને યાદ હશે કે અમે બજેટ પર આ તમામ મૂળભૂત ખ્યાલો પર ચર્ચા કરી છે વર્તમાન સત્રમાં અમે મુખ્યત્વે વિવિધ પ્રકારના કાર્યાત્મક બજેટ સાથે જોડાયેલા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી શું તમને યાદ છે કે કાર્યાત્મક બજેટ શું છે અથવા તે બાબતે માસ્ટર બજેટ શું છે તમે જાણો છો કે માસ્ટર બજેટ એકીકૃત પી અને એલ અથવા બેલેન્સશીટ ના સ્વરૂપમાં છે તે એક સુસંગત પ્રયત્નો છે જ્યાં સંસાધનોનું સંકલન કરવામાં આવે છે અને બે જુદા જુદા કાર્યો ફાળવવામાં આવે છે અને અંતિમ પરિણામ એક માસ્ટર બજેટ છે અને દરેક કાર્ય માટે અમે એક અલગ બજેટ કરીએ છીએ કે બજેટ તે કાર્યાત્મક બજેટ તરીકે ઓળખાય છે તેથી તે બજેટ્સ શું છે વિવિધ કાર્યો શું છે શું તમે મને 4 5 કાર્યાત્મક બજેટ કહી શકો છો સ્ક્રીન પર તમે એક બજેટ જોવા માટે સક્ષમ છો જે મને ખબર છે કે તે સામગ્રી ખરીદ બજેટ છે પરંતુ તે પછીથી આવે છે સામાન્ય રીતે કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિ માંગ સાથે શરૂ થાય છે તેથી આપણે બજારનું સંશોધન કરવું અને વેચાણનું બજેટ તૈયાર કરવું જોઈએ આપણે કેટલું વેચાણની સંભાવના છે તે વેચાણના બજેટના આધારે આપણે ઉત્પાદન કરવાની જરૂર છે તેથી વેચાણમાંથી આપણે ખરીદી બજેટ તૈયાર કરીએ છીએ આપણે ઉત્પાદન બજેટ તૈયાર કરીએ છીએ તેનાથી માફ કરશો ઉત્પાદનના આધારે અમને કાચા માલની જરૂર છે તેથી આપણે કાચો માલ વપરાશનું બજેટ તૈયાર કરીએ છીએ કારણ કે આપણે વપરાશ કરવાની જરૂર છે આપણે ખરીદવાની જરૂર છે તેથી આપણે કાચો માલ ખરીદ બજેટ તૈયાર કરીએ છીએ તે મેળવી રહ્યા છો આ રીતે એક પછી એક કાર્યાત્મક બજેટ તૈયાર કરવામાં આવે છે તે જ રીતે ઉત્પાદન માટે આપણને માનવશક્તિની જરૂર છે તેથી આપણે માનવશક્તિ બજેટ તૈયાર કરવાની જરૂર છે હવે આપણે માનવશક્તિની જરૂર હોવાથી આપણે ભરતી કરવાની જરૂર છે કદાચ આપણે ભરતી બજેટ બનાવવાની જરૂર છે આપણે ફિક્સ ઓવરહેડ્સ બજેટ બનાવવું પડશે ચલ ઓવરહેડ્સ બજેટ આર અને ડી બજેટ અને તેથી વધુ આ બધાને વિવિધ પ્રકારનાં માસ્ટર બજેટ કહેવામાં આવે છે હવે આ ઘણી બધી કાલ્પનિક સમજણ સાથે ચાલો બજેટ તૈયાર કરવા માટેનાં કેસો કરીએ બરાબર હવે ચિત્ર 1 તમારી સામે પહેલેથી જ છે જે સામગ્રીની ખરીદી પર છે બજેટ વેચાણ જરૂરી કાચા માલના વપરાશ અને ઓપનિંગ સ્ટોક વિશે કેટલીક માહિતી આપવામાં આવે છે તેના આધારે અમારે કાચો માલ ખરીદ બજેટ દંડ તૈયાર કરવો પડશે તેથી તેમાંથી પસાર થવું અને જો તમને છાપકામ મળી ગયું છે તો તમે તેને છાપકામમાંથી પણ લઈ શકો છો અને તમારી પોતાની નોટબુકમાં પણ તૈયારી શરૂ કરી શકો છો હવે આ માહિતીના આધારે શું તમે બજેટ તૈયાર કરી શકશો મેં તમને કહ્યું તેમ આપણે વેચાણ સાથે પ્રારંભ કરીશું તેથી આપણે જાણીએ છીએ કે બજેટ વેચાણ 500 છે આપણે ઓપનિંગ સ્ટોક પણ જાણીએ છીએ સ્ટોક વિશે થોડી વધુ માહિતી આપવામાં આવી છે કે કાચા માલનો ઓપનિંગ સ્ટોક એ અને બી માટે અનુક્રમે 5000 એકમો અને 3500 એકમોનો છે અને આપણે 1000 નો ક્લોઝિંગ સ્ટોક જાળવવાની જરૂર છે તેથી હવે આપણે ઓપનિંગ સ્ટોક જાણીએ છીએ આપણે તૈયાર માલનો ક્લોઝિંગ સ્ટોક પણ જાણીએ છીએ તો ચાલો આપણે સૌ પ્રથમ ઉત્પાદન બજેટ બરાબર કરીએ ચાલો મૌખિક રીતે પ્રયાસ કરીએ તે ખૂબ સરળ છે વેચવા માટે આપણી પાસે 500 એકમો હોવાની જરૂર છે અમને પહેલેથી જ 5000 યુનિટ વેચવા માટે છે આપણી પાસે પહેલેથી જ 500 છે અને આપણે 1000 તૈયાર માલનો ક્લોઝિંગ સ્ટોક હોવો જરૂરી છે તેથી આપણે કેટલા એકમો તૈયાર કરવા અથવા બનાવવાની જરૂર છે તેથી 5000 માથી 500 ઓછા કારણ કે તે પહેલેથી જ તૈયાર છે વત્તા 1000 તેથી ઉત્પાદનની જરૂરિયાત 5500 હશે મને આશા છે કે તમે મેળવી રહ્યાં છો હું તમને તેનો ઉપાય બતાવી શકું છું પરંતુ તે માનસિક રૂપે કરવાનો પ્રયાસ કરું છું હવે 5500 એકમોની આ ઉત્પાદન આવશ્યકતાને આધારે એ અને બી ના વપરાશ પર નજર નાખો અને તેના આધારે ચાલો આપણે કાચા માલની આવશ્યકતા માટે જઈએ અને પછી કાચા માલની ખરીદી કરીએ હવે હું તેનો ઉપાય બતાવીશ તેથી બજેટ વેચાણ 5000 ઇચ્છિત ક્લોઝિંગ સ્ટોક 1000 છે તેનો અર્થ એ કે તૈયાર માલની કુલ જરૂરિયાત 6000 બાદ ઓપનિંગ સ્ટોક છે કારણ કે તે 500 એકમો પહેલેથી જ ત્યાં છે તેનો અર્થ એ કે ઉત્પાદિત કરવાના એકમો અથવા તમે તેને ઉત્પાદન એકમનું બજેટ 5500 કહી શકો છો હવે આના આધારે આપણે કાચા માલના વપરાશ પર કામ કર્યું છે હવે તે આપવામાં આવ્યું હતું કે તૈયાર માલના 1 યુનિટ માટે એ અને બી માટે જરૂરી કાચો માલ અનુક્રમે 12 અને 10 છે તેથી 5500 એકમો માટે 12 અને 10 માં તેથી કાચા માલના એકમો એ 66000 અને બી 55000 છે પહેલેથી જ 5000 અને 3500 નો ઓપનિંગ સ્ટોક છે જે આપણે ઘટાડીશું આપણે ક્લોઝિંગ સ્ટોક ઉમેરીશું જે આપણે જાળવવાની જરૂર છે તેથી આપણે એકમોની દ્રષ્ટિએ 62000 અને 52500 નું કાચો માલ ખરીદ બજેટ મળે છે તમે મને સમજો છો હવે આ એકમોમાં કાચો માલ ખરીદ બજેટ છે જો તેઓ તમને કાચા માલના ભાવો આપે છે તો આપણે તે ગુણાકાર કરી શકીએ છીએ અને રૂપિયાની દ્રષ્ટિએ મેળવી શકીએ છીએ પરંતુ હવે ફક્ત આટલું આપવામાં આવે છે તો આ આપણો ઉપાય છે હું આશા રાખું છું કે તમે તેના વિશે સ્પષ્ટ છો હવે ચાલો તે કેસ પર જઈએ જે તમને વહેંચવામાં આવ્યું છે હંમેશની જેમ કૃપા કરીને છાપ કામની સાથે છાપ કામની સેટ લો અને પછી અમે આગળના કેસ ને હલ કરવાનો પ્રયાસ કરીશું તેથી તમે તેની સાથે તૈયાર છો સરસ કૃપા કરીને તેને કાળજીપૂર્વક વાંચો ગૌરી લિમિટેડ માઇક્રોકમ્પ્યુટર મોનિટર માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઝગઝગાટ ગાળકો બનાવે છે અને વેચે છે હવે જ્હોન ક્રેવેન નિયંત્રક તૈયાર કરવા માટે જવાબદાર છે આ ગૌરી હોવી જોઈએ ગૌરીનું મુખ્ય બજેટ અને 2020 માટે નીચેના ડેટાને એકઠા કર્યા છે પછી તેઓએ મજૂર ખર્ચ અને અન્ય વસ્તુઓ વિશે થોડો ડેટા આપ્યો છે હવે આ ગૌરી 31 ડિસેમ્બર 2019 ના રોજ માલમાં 1000 ઝગમગાટ ભરનારા ફિલ્ટર્સની અપેક્ષા રાખે છે અને માલમાં દંડના દરે પછીના મહિનાના અંદાજિત વેચાણના 50 ટકા વહન કરવાની નીતિ ધરાવે છે બરાબર તેથી આપણે ઓપનિંગ સ્ટોક જાણીએ છીએ અને ક્લોઝિંગ સ્ટોક જાળવવા માટેની નીતિ પણ જાણીએ છીએ હવે તેઓએ આગામી એક મહિનાના અનુમાનિત વેચાણ તેમજ વેચાણના ભાવો સીધા મજૂરીના કલાકો અને તેથી વધુનો આપ્યા છે બરાબર તેના આધારે આપણે પહેલા ક્વાર્ટર 2020 માટે માસિક બજેટ તૈયાર કરવાની જરૂર છે તેથી આ બધા બજેટ જરૂરી છે ઉત્પાદન એકમોનું બજેટ પછી પ્રત્યક્ષ મજૂર બજેટ સીધી સામગ્રી ખર્ચ બજેટ અને વેચાણ બજેટ બરાબર આગળ આપણે આ મહિનામાં દરેક માટે બજેટ ફાળો આપેલ માર્જિન વિશે થોડીક ગણતરી પણ કરીશું બરાબર છે હવે આપણે કેવી રીતે આગળ વધવું જોઈએ થોડો વિચાર કરો જેમ કે મેં તમને કહ્યું છે કે તે સંપૂર્ણપણે સૌ પ્રથમ વેચાણ પર આધારિત છે વેચાણના આધારે અને સ્ટોક ના અનુમાનના આધારે આપણે એકમોની દ્રષ્ટિએ ઉત્પાદન બજેટની ગણતરી કરવી પડશે તેથી વેચાણના આધારે આપણે ઉત્પાદનમાં જઈએ છીએ પછી ઉત્પાદનના આધારે ગણતરી કરો કારણ કે તેઓએ મજૂર આવશ્યકતા અને સીધી સામગ્રીની જરૂરિયાત તેના આધારે આપી છે સીધી શ્રમ અને સીધી સામગ્રીની ગણતરી કરો અને અંતે આપણે યોગદાનના ગાળાની ગણતરી માટે જઈશું બરાબર હું આશા રાખું છું કે તમે મારી સાથે કરી શકશો હવે આ માળખું છે પ્રથમ વેચાણ સાથે પ્રારંભ કરીને ઉત્પાદન એકમોની દ્રષ્ટિએ ગણતરી કરવાનો પ્રયાસ કરો પ્રથમ ક્વાર્ટર તેથી ફક્ત જાન્યુ ફેબ્રુઆરી અને માર્ચ માટે બનાવવામાં આવશે એપ્રિલનો ડેટા જે અહીં આપવામાં આવે છે તે જરૂરી તેટલો નથી પરંતુ તે માલ હેતુ માટે જરૂરી રહેશે હવે વેચાણમાં તમે ક્લોઝિંગ અથવા અંતિમ માલ ઉમેરો તેથી તમે જરૂરી કુલ એકમો જાણશો તે માટે તમારે પ્રારંભિક માલ ઘટાડવાની જરૂર છે જે તમને ઉત્પાદિત કરવા માટેના એકમોને આપશે તે તમારું ઉત્પાદન બજેટ બરાબર છે હવે જાન્યુઆરીની અંતિમ માલની ગણતરી કરો તે 12000 છે તમને 12000 કેવી રીતે મળ્યું જો તમે યાદ ન કરો તો તમે નહીં તો અમે તેની પાછળ જઈશું અહીં આપવામાં આવ્યું હતું કે નીતિ નીચેના મહિનાના અંદાજિત વેચાણના 50 ટકા વહનની છે તેથી આપણે જાણીએ છીએ કે ફેબ્રુઆરીનું વેચાણ 24000 છે તેથી તેનો 50 ટકા ભાગ જાન્યુઆરીમાં તૈયાર થવો જોઈએ કારણ કે કંપની તેમના ડિલિવરીના સમયપત્રકમાં કોઈ ખલેલ ઇચ્છતી નથી તેથી આગામી મહિનાના અડધા વેચાણ વર્તમાન મહિનામાં ઉત્પન્ન થાય છે અને માલમાં રાખવામાં આવે છે હવે ફેબ્રુઆરીની અંતિમ માલ શું હશે અડધા 16000 બરાબર હવે આપણે એપ્રિલની માલની જરૂર પડશે મારો અર્થ એપ્રિલનું વેચાણ છે જે 18 છે તેના આધારે માર્ચ માટેની માલની ગણતરી કરો તો તે 9 તમે મને સમજો છો તેથી આ અંતિમ માલ છે હવે પ્રારંભિક માલ શું છે તે પહેલેથી જ આપવામાં આવ્યું હતું કે પ્રારંભિક માલના 10000 એકમો છે તે મળ્યું હવે કેટલા એકમોનું ઉત્પાદન થવાનું છે તેઓ 22000 છે તેથી 20 વત્તા 12 એટલે 32 અને 32 ઓછા 10 એટલે તમને 22 મળે છે શું તમે મેળવશો આ રીતે ઉત્પાદન એકમોનું બજેટ ઉત્પન્ન થાય છે લગભગ દરેક સમસ્યામાં તે વેચાણથી શરૂ થશે પછી ઉત્પાદનમાં જશે અને તે પછી આપણે સામગ્રી મજૂર વગેરે જેવા દરેક ઇનપુટ્સ પર જઈશું તેથી હવે કૃપા કરીને તેને ફેબ્રુઆરી માટે પણ તૈયાર કરો તમે ફેબ્રુઆરી માટે કેટલું બજેટ મેળવી રહ્યા છો હવે 12000 એ એક ઓપનિંગ સ્ટોક છે કારણ કે છેલ્લી વખત બંધ થવાથી ઉદઘાટન થઈ જશે અને જો તમે 12 લેશો તો ઉત્પાદિત એકમો 20 છે માર્ચની સમાન રીત ઉદઘાટનની સૂચિ આ 8000 છે અને 8000 ના આધારે ઉત્પાદિત એકમો છે 17000 હવે અમે તેને ક્વાર્ટર માટે બંધ કરીશું ક્વાર્ટર માટે અંતિમ માલ એ માર્ચ માલ છે જે 9000 છે ઓપનિંગ જાન્યુઆરીની માલ છે જે 10000 છે એટલે કે ત્રિમાસિક દરમિયાન કુલ ઉત્પાદન 59 છે તમે બંને બાજુ 60 વત્તા 9 ઓછા 10 તમે પણ તપાસ પાર કરી શકો છો તે મેળવો અને જો તમે કુલ જાન્યુ ફેબ્રુઆરી અને માર્ચ પણ લેશો તો તમને 59 મળશે આ તે છે જે એકમના એકમોનું બજેટ છે તમે સમજી રહ્યા છો હવે આના આધારે કૃપા કરીને હવે મજૂર ખર્ચ પર જાઓ પ્રથમ કલાકમાં અને પછી રૂપિયામાં સીધા મજૂર બજેટ તૈયાર કરો તેથી જો તમે ફરીથી કેસ કરવા જાઓ તો તેઓએ પ્રત્યેક યુનિટ દીઠ સીધી મજૂરી આપી છે જે 4 4 અને 3 5 છે તેઓએ સીધો મજૂર કલાકદીઠ દર પણ આપ્યો છે આ ડેટાનો ઉપયોગ કરીને ચાલો આપણે સીધા મજૂર ખર્ચનું બજેટ તૈયાર કરીએ હવે યુનિટ દીઠ સીધા મજૂર કલાકોની ગણતરી કરો તેથી તેઓએ આપેલ 22000 આપેલ એકમો છે આપણે ગણતરી કરી છે 4 આપવામાં આવે છે જે યુનિટ દીઠ સીધા મજૂર કલાક છે આ ડેટાને 22 થી 8 માં આધારે તેનો અર્થ એ કે 88000 એ જાન્યુઆરી માટે જરૂરી કુલ મજૂર કલાક છે સરસ એ જ રીતે ફેબ્રુઆરી માટે આકૃતિ શું હશે તે સરળ છે તમે પહેલાથી જ જાણતા હશો કે આપણે 4 પર 20000 એકમો બનાવવાનું છે તેનો અર્થ એ કે ફેબ્રુઆરી મહિના માટે મજૂરીના સીધા સમયની જરૂરિયાત 80000 છે માર્ચ માટે કેટલા છે તે 17 છે હવે દર 3 5 માં બદલાયો છે તેથી 59500 તમે ક્વાર્ટર ના બધા 3 મહિના માટેનો કુલ હિસ્સો લઈ શકો છો 59 અને કુલ 227500 છે અહીં મજૂર કલાકનો દર વજનના સરેરાશ તરીકે લેવામાં આવે છે જે છે 3 856 છે તે મેળવી રહ્યા છો 227500 પર 59000 તમે ક્વાર્ટર માટે વજનવાળા સરેરાશ દર મેળવશો હવે સીધી સામગ્રી કિંમત બજેટ તૈયાર કરવાનો પ્રયાસ કરો તેથી ફરીથી ઉત્પાદન એકમોથી પ્રારંભ કરો એકમનો ખર્ચ લો તમને સીધો સામગ્રી ખર્ચ બજેટ મળશે તે 22 થી 10 માં ખૂબ જ સરળ છે તેથી તમને 220000 મળે છે મને આશા છે કે તમે હવે તેને અન્ય મહિના માટે પસંદ કરી શકો છો 20 માં 10 અને 17 માં 10 તેથી 200000 અને 170 અને તે પછી આખા ક્વાર્ટરમાં 59000 10 590000 માં એકમ દીઠ ખર્ચ સમાન છે જ્યારે મજૂરીમાં તે કલાકદીઠ દર ઘટી ગયો હતો બરાબર હવે તમારે ગણતરી કરવા માટે બીજું શું છે તેઓએ અમને વેચાણ બજેટની ગણતરી કરવાનું પણ કહ્યું છે અમે વેચાણ એકમો વિશે પહેલેથી જ જાગૃત છીએ તેથી અમે વેચાણ એકમો લીધા છે અને વેચવાના ભાવથી ગુણાકાર લઈએ છીએ તેઓએ અહીં વેચાણ કિંમત આપી છે જે 80 8૦ અને 75 છે તેથી વેચવાના ભાવથી ગુણાકાર કરીને તમને કુલ વેચાણ મળશે શું તમે મારી સાથે મેળવવામાં સક્ષમ છો તેથી 1600000 1920000 1200000 4720000 હવે આ અંદાજવામાં આવેલી કુલ વેચાણ આવક છે જે વેચાણ બજેટમાં આપવામાં આવશે બરાબર હવે કેસના બી ભાગમાં અમને બજેટ ફાળો ગણવા કહેવામાં આવ્યું છે તેથી આપણે બધા ડેટા જાણીએ છીએ આપણે વેચાણ જાણીએ છીએ આપણે ભૌતિક અને મજૂર જેવી ચલ કિંમત જાણીએ છીએ યોગદાનની ગણતરી કરીએ હું આશા રાખું છું કે તમે માળખું યાદ રાખશો મજૂર ખર્ચ એકમના વેચાણ દીઠ સામગ્રીની કિંમત અને પછી તેના આધારે તમે માર્જિનની ગણતરી કરી શકશો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે પ્રથમ ક્વાર્ટરમાં તે 80 ઓછા કામદાર ખર્ચ છે જે 60 છે હવે તમે 60 કેવી રીતે મેળવશો કારણ કે તે એકમ દીઠ 4 મજૂર કલાક છે અને મજૂરનો દર 15 છે તેથી ફક્ત જાન્યુઆરીનો ડેટા તપાસો યુનિટ દીઠ સીધા મજૂર કલાકો 4 મજૂર દર 15 છે હવે તે મજૂર દર અહીં આપવામાં આવ્યો હતો કે સીધો મજૂર કલાકદીઠ દર 15 છે તેથી 4 થી 15 તેનો અર્થ એ છે કે સીધી મજૂરી કિંમત 60 છે એકમ વેચાણ એકમો પહેલેથી જ આપવામાં આવ્યા છે જે 20000 છે વેચાણની આવક અથવા વેચાણ દીઠ એકમ દીઠ ભાવ 80 છે મજૂરી ખર્ચ 60 ગણતરી પ્રમાણે છે સામગ્રી ખર્ચ પહેલા જ 10 રૂપિયા આપવામાં આવ્યો હતો શું તમે તે મેળવી રહ્યા છો તો હવે ફાળો કેટલું છે 80 બાદ 60 બાદ 10 તેથી યોગદાનનું ગાળો 10 પ્રતિ યુનિટ છે હવે કુલ માર્જિન પણ મેળવો તેથી 20000 એકમો 10 માં તેનો અર્થ એ કે 200000 એ કુલ પેદા થયેલા યોગદાન છે ત્યારથી અમે બજેટ બનાવતી કંપનીમાં હોઈએ છીએ અને તમે પણ કુલની ગણતરી કરવાની અપેક્ષા રાખશો જ્યારે આપણે સીમાંત ખર્ચ અથવા સીવીપી કેસ અથવા સમસ્યાને હલ કરીએ છીએ ત્યારે આપણે સામાન્ય રીતે એકમ દીઠ પાછા જઇએ છીએ અહીં પણ તમે એકમ દીઠ પાછા જઈ શકો છો પરંતુ પછી કુલ દ્વારા ગુણાકાર તું મને મળી રહ્યો છે તેથી 200000 હવે તે જ રીતે કરવાનો પ્રયાસ ફેબ્રુઆરી મજૂર કલાકનો સીધો દર કેટલો છે જો આપણે અહીં જઇએ તો તમે જોઈ શકો છો કે કલાકનો દર સમાન સીધો મજૂર છે એકમ દીઠ સીધો મજૂર કલાક 4 છે અને કલાકદીઠ દર 15 છે તેથી સીધા મજૂર ખર્ચ સમાન છે જે 20000 છે અને ઉત્પાદિત કરવાના એકમોની સંખ્યા 20000 60 છે સીધો મજૂર ખર્ચ છે અને વેચાણ એકમો 24000 છે માફ કરશો ઉત્પાદન નહીં લો આ એક ફાળો છે તેથી તે વેચાણ પર આધારિત છે અને વેચાણ 24 છે તેથી 24 લો એકમ દીઠ માર્જિન કેટલું છે ખરેખર બધા ડેટા સમાન 80 ઓછા 60 ઓછા 10 છે તેથી એકમ દીઠ 10 છે 24000 ગુણાકાર 10 તેથી 240000 એ ફેબ્રુઆરી માટે ફાળો છે હવે માર્ચ મહિના માટે ત્યાં કોઈ ફેરફાર છે જવાબ છે હા તમે અહીં જોઈ શકો છો તે પરિવર્તન છે એકમ દીઠ સીધા મજૂર કલાકો ખરેખર 3 5 પર નીચે આવી ગયું છે હવે તે સારું સંકેત છે હા કાર્યક્ષમતા સુધરી છે પહેલાં તેઓ 1 એકમ માટે 4 કલાક લેતા હતા હવે તેઓ તે થોડું ઝડપથી કરી રહ્યા છે જે 16 દ્વારા ગુણાકાર દીઠ 3 5 પ્રતિ યુનિટ છે કારણ કે તેમનો દર વધ્યો છે તેઓએ કામદારોને 1 રૂપિયા વધારે આપ્યા છે તેથી આપણે આ ગણતરી અહીં કરીશું 3 5 થી 16 માં જુઓ મજૂર ખર્ચ ખરેખર 60 થી 56 ની નીચે ગયો છે તેથી કામદારોને વધુ પગાર મળી રહ્યો છે પરંતુ કંપની માટે વધુ સારી કાર્યક્ષમતાને કારણે ખર્ચ ઘટ્યો છે વેચાણ એકમો ખરેખર ઓછા છે તેઓ ફક્ત 16000 છે તમે અહીં જોઈ શકો છો ફાળોનું ગાબડું પણ ઘટ્યું છે જેનું મુખ્ય કારણ છે કે ભાવ 80 થી 75 સુધી નીચે આવી ગયો છે મજૂર ખર્ચ સારી રીતે થોડો નિયંત્રિત થાય છે તેથી 56 એ સામગ્રી કિંમત સમાન છે તો યોગદાન માર્જિન 9 16000 માં 9 છે જે કુલ માર્જિન હશે જે 144000 છે તમે તે મેળવી રહ્યા છો તેથી અહીં અમને 4 બજેટ તૈયાર કરવા અને બજેટ ફાળો ગણતરી કરવા કહેવામાં આવ્યું હતું તેથી મને લાગે છે કે તે તમને સ્પષ્ટ થઈ જશે આ બધી બાબતોની ગણતરી કરવામાં આવી છે હું હમણાં જ અહીં મથાળું ઉમેરી રહ્યો છું બરાબર તેથી આપણે અહીં રોકાઈશું આગામી સત્રમાંઆપણે રોકડ બજેટ તૈયાર કરવાના મામલાને હલ કરવા જઈશું તેથી હું તમને રોકડ બજેટમાં સુધારો કરવા વિનંતી કરીશ કારણ કે તે થોડો લાંબી કિસ્સો છે અને આપણે તેને હલ કરવાનો પ્રયાસ કરીશું આ સાથે આપણે અટકીશું નમસ્તે આભાર